ઓકઝીલરી ફિલ્ડ - H અત્યાર સુધી આપવામાં આવેલ બેકગ્રાઉંડ સાથે આપણે હવે મેગ્નેટીક મટીરીયલ્સ ની હાજરીમાં મેગ્નેટીક ફીલ્ડ કેવી રીતે વર્તે છે તે જોવા માટે તૈયાર છીએ તે કરતા પહેલાં ચાલો આપણે થોડી મિનિટોમાં અત્યાર સુધી શું શીખ્યા છીએ તેને રિવ્યૂ કરીએ આપણે શીખ્યા કે મેગ્નેટીક ફિલ્ડ ઇલેક્ટ્રીક કરંટ દ્વારા ઉત્પન્ન થાય છે તેને સંબંધિત આપણે બાયો સાવર્ટ અને એમ્પીર્સ લો શીખ્યા બીજું આપણે શીખ્યા કે B એ ખાલી જગ્યામાં 0 Jr ની બરાબર છે અને કોઈ પણ સમયે B હંમેશા શૂન્ય હોય છે અને તેથી એક કોરોલરી તરીકે આપણે એ પણ શીખ્યા છે કે B ને વેક્ટર પોટેન્શિયલ ના કર્લ તરીકે વ્યક્ત કરી શકાય છે જેની આપણે ગણતરી કરી રહયા હતા ત્રીજું આપણે શીખ્યા જ્યારે હું મેગ્નેટીક ડાયપોલ અથવા મેગ્નેટાઈઝેશન M સાથેનું મેગ્નેટાઈઝડ મીડિયમ લઉં જ્યાં M યુનિટ વોલ્યુમ દીઠ મેગ્નેટીક ડાયપોલ મોમેન્ટ છે તો પછી આ બાઉન્ડ કરંટ jb એ M ની સમકક્ષ છે અને સરફેસ કરંટ kb n M છે અને આપણે આનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણો સોલ્વ કર્યા હતા આપણે હવે આ સ્થિતિ સાથે ડીલ કરવા માટે એક મશીનરી ડેવેલપ કરવાની છે જ્યાં ફીલ્ડને લાગુ કરતા મેગ્નેટીક મટીરીયલ મેગ્નેટીક મોમેન્ટ ડેવેલપ કરે છે આવું કરવા માટે ચાલો આપણે સમીકરણ B0 jથી શરૂ કરીએ હવે કરંટની હાજરીમાં જો કરંટ ડેન્સિટી j હોય તો હવે હું લાલ કલર સાથે લખું છું j r અને ધારો કે આ મેગ્નેટીક મટીરીયલ્સ છે જે અહીં મેગ્નેટાઈઝડ થાય છે અહીં એક અને આ રીતે જ્યારે આ ફીલ્ડમાં મૂકવામાં આવે ત્યારે તે મેગ્નેટીક મોમેન્ટ M ને ડેવલપ કરે છે પછી શું થાય છે હવે આ B છે તે ફ્રી કરંટ તેમજ બાઉન્ડ કરંટ બંનેને કારણે છે તેથી આ મેગ્નેટીક ફિલ્ડની ગણતરીમાં મારે B0 jfree0M લખવું જોઈએ જ્યાં jfree એ ફ્રી કરંટ છે જે બહારથી કરવામાં આવે છે યાદ કરો M નું કર્લ શું છે આપણે હમણાં જ ચર્ચા કરી કે M નું કર્લ Jbound છે B0 jfree0M અને તેથી હું આ સમીકરણ લખી શકું છું કે 0 jfree છે તે રસપ્રદ છે કે આ આપણે પોલરાઈઝ્ડ માધ્યમની હાજરીમાં ઇલેક્ટ્રોસ્ટેટીક માં લખેલા સમીકરણ સાથે ખૂબ સમાન છે યાદ છે આપણે ત્યાં શું લખ્યું હતું આપણે ત્યાં 0EP free લખ્યું હતું જેમ આપણે ઇલેક્ટ્રોસ્ટેટીકમાં આઈડેન્ટિફાય કર્યું છે આ વેક્ટર 0EP ને આપણે ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર D તરીકે આઈડેન્ટિફાય કરી રહયા છીએ આ વેક્ટર B 0M ઓકઝીલરી વેક્ટર H તરીકે છે જેમ D ઇલેક્ટ્રીક ફીલ્ડ ન હતું પરંતુ માત્ર એક ઓકઝીલરી વેક્ટર હતું જે ફ્રી ચાર્જ સાથે સંબંધિત હતું આપણે H રજૂ કરી રહ્યા છીએ જે ફ્રી કરંટ ડેન્સિટી સાથે સંબંધિત છે તે મેગ્નેટીક ફીલ્ડ નથી જો આ ફીલ્ડમાં કોઈ ચાર્જ આગળ વધે છે તો તે ફોર્સ B દ્વારા નક્કી કરવામાં આવશે H એ એક વધારાનું વેક્ટર છે જેનો આપણે પરિચય કરી રહ્યા છીએ જે ફક્ત ફ્રી કરંટથી સંબંધિત છે જેને આપણે બહારથી કંટ્રોલ કરી શકીએ છીએ 0 jfree HB 0M તો આપણે જે રજૂ કર્યું છે તે એક ફીલ્ડ H છે જે B 0M છે જેનું કર્લ 0 jfree સમાન છે તે વધુ સારું રહેશે જો હું બધાનો 0 દ્વારા ભાગાકાર કરું અને B0 M ને H તરીકે વ્યાખ્યાયિત કરૂ જેથી Hjfree છે ફરીથી યાદ કરો કે D નું ડાયવર્ઝન Dfree હતું આ તેના જેવું જ છે તેથી જ હું 0 દ્વારા વિભાજીત કરું છું તો ટૂંકમાં મેગ્નેટીક ફિલ્ડ B અને જો ત્યાં મેગ્નેટાઇઝેશન M હોય તો M વેક્ટર H આઈડેન્ટિફાય કર્યો જે B0 M ની બરાબર અથવા B0HM જેટલું છે જેમ કે Hjfree છે આ કર્લ સમીકરણ છે HB0 M or B0HM Hjfree મેગ્નેટીક ફીલ્ડમાં મારી પાસે બીજું કયું સમીકરણ છે તે B નું ડાયવર્જન્સ છે જે હંમેશા શૂન્ય હોય છે મને આ બંને સમીકરણો મેગ્નેટીક મટીરીયલ્સની હાજરીમાં અથવા મેગ્નેટીક મોમેન્ટ અને ફ્રી કરંટની હાજરીમાં મળ્યાં છે ફરીથી આ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્થિતિમાં મળેલ સમીકરણો સાથે ખૂબ સમાન છે જે E 0 છે અને D free છે આ ખૂબ સમાન છે આપણે Hjfree થી શરૂઆત કરી અને B0 છે પ્રશ્ન એ છે કે આપણે મેગ્નેટીક ફીલ્ડ કેવી રીતે મેળવી શકીએ જો H નું ડાયવર્ઝન શૂન્ય હોત તો તે ખૂબ જ સરળ હોત કારણકે આ બંને સમીકરણો સાથે મળીને મને B માટે સમીકરણો આપત Bjઅને B0 છે પરંતુ H શૂન્ય હોવું જરૂરી નથી જે હું અહીં બતાવીશ અહીં H10 H છે અને આ માત્રા શૂન્ય હોવી જરૂરી નથી તેમ છતાં B શૂન્ય છે ધારો કે મારી પાસે કોઈ મટીરીયલ્સ છે સિમ્પલ મટીરીયલ્સ લો અને મારી પાસે બદલાતું M છે ઉદાહરણ તરીકે તે તીરની લંબાઈ દ્વારા બતાવી શકાય છે આ લંબાઈ પછી લંબાઈ વધી શકે છે તે અહીં પણ વધુ હોઈ શકે છે તેથી જેમ કે હું આ દિશામાં આ રીતે આગળ વધી રહ્યો છું M નો કોમ્પોનન્ટ વધી રહ્યો છે અને M એ શૂન્ય નથી તેથી H શૂન્ય હોવું જરૂરી નથી ફરીથી આ E શૂન્ય હોવાના જેવું જ છે પરંતુ યાદ કરો D શૂન્ય ન હતું અને તેથી મેગ્નેટીક મટીરીયલ્સની હાજરીમાં મેગ્નેટીક ફિલ્ડને સોલ્વ કરવા માટે આપણને વધારાની તકનીક અથવા કેટલીક વધુ માહિતીની જરૂર છે આ વ્યાખ્યાન સમાપ્ત કરતા પહેલા હું તમને દર્શાવવા માંગું છું કે મેગ્નેટીક મોમેન્ટ માંથી બાઉન્ડ કરંટ કેવી રીતે ઉદભવે છે અથવા આપણે તેનું અર્થઘટન કેવી રીતે કરી શકીએ યાદ કરો કે આપણી પાસે jb એ M ની બરાબર હતું અને સરફેસ કરંટ kb n M હતો સાથે સાથે એ પણ યાદ કરો કે કરંટની નાની લૂપ એક ડાયપોલ સમાન છે હું આ દલીલને ફેરવી શકું છું અને કહી શકું છું કે ડાયપોલ કરંટ કેરિંગ લૂપ સમાન છે હવે એક પરિસ્થિતિ જુઓ ધારો કે એવું કોઈ મટીરીયલ છે જેમાં થોડી મેગ્નેટીક મોમેન્ટ છે ચાલો આપણે કહીએ કે ઉપર તરફની દિશામાં છે તે એક યુનિફોર્મ મેગ્નેટીક મોમેન્ટ છે પછી જો હું તેનો એક નાનો ભાગ જોઉં તો અહીં આ નાનો ભાગ આગળ જતા દિશામાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે અને તે આ સપાટી સાથે કાઉન્ટરક્લોકવાઇઝ દિશાના કરંટની બરાબર હશે જે હવે અંધકારમય બનશે તેથી આ સપાટીઓ પર બાજુની સપાટી પર કરંટ પસાર થઇ રહ્યો છે જો આ આખી વસ્તુમાં સમાન મેગ્નેટીક મોમેન્ટ હોય તો પછી શું થશે આ બધા કરંટ જે એડજેસેંટ સરફેસ પર છે જો અહીં આજુબાજુ કોઈ એડજેસેંટ બ્લોક છે જો હું અહીં ધ્યાન આપું લીલો કરંટ નીચેની તરફ છે લાલ કરંટ ઉપરની તરફ છે અને M એક સમાન હોવાથી તેઓ કેન્સલ થઇ જશે અને તેથી એક માત્ર સ્થળ જ્યાં કરંટ કેન્સલ થયા વિના છોડી દેવામાં આવે તે સરફેસ પર હશે આ બ્લોકની બાહ્ય સરફેસ અને આ કરંટનું પ્રમાણ કેટલું છે તે n M છે તો બહાર nM બચે છે આપણે જેના વિષે વાત કરી તે સરફેસ કરંટ K છે બીજી બાજુ જો આ M એ લાલ પોઈન્ટ પર મને તે લાલ પોઈન્ટ અહીં બતાવવા દો અને અહીં ગ્રીન પોઇન્ટ થોડો અલગ હતો પછી જેમ જેમ હું જમણી તરફ સ્થાનાંતર કરું તેમ હું વર્ટીકલ કોમ્પોનન્ટ તરફ આગળ વધું છું ચાલો કહીએ કે આ x દિશા છે M નો y કોમ્પોનન્ટ બદલાઈ રહ્યો છે અને તેથી ઇન્ટરફેસ પરના કરંટ બદલાશે નહીં જો કરંટ ન બદલાય તેનો અર્થ છે કે જો M બદલાય તો કરંટ અને આ સરફેસ બદલાતી નથી અને તેઓ બલ્ક કરંટમાં ફાળો આપે છે અહીં My એ x સાથે બદલાઈ રહ્યો છે અને તેથી આ M ના કર્લથી સંબંધિત છે અને તે જ તમને બલ્ક કરંટ આપે છે તેથી આ બાઉન્ડ બલ્ક કરંટ અને બાઉન્ડ સરફેસ કરંટનું ભૌતિક અર્થઘટન છે આવું સમાન અર્થઘટન આપણી પાસે પોલરાઇઝેશન માંથી બહાર આવતા બાઉન્ડ ચાર્જીસ અને બાઉન્ડ બલ્ક ચાર્જીસ બાઉન્ડ સરફેસ ચાર્જીસ માટે હતું